આવો વ્યાખ્યાન નંબર 53 માં સ્વાગત છે આજે આપણે ફરીથી ઓર્ડર 1 અને ડિગ્રી 1 ના ડીફરન્સીયલ સમીકરણો પર ફરીથી ચર્ચા ચાલુ રાખીશું આજનો વિષય ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણો છે તેથી આપણે મુખ્યત્વે આ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણોની રજૂઆત અને ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ ના ઉકેલો કેવી રીતે શોધવી તે શોધીશું તો ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણો શું છે જો આ M અને N એ x અને y નાં ફંક્શન છે તો આ સમીકરણ Mdx માં Ndy ઉમેરતા ચોક્કસ કહેવાય છે જો કોઈ ફંક્શન dfxyMdxNdy હોય તેથી જો ત્યાં કોઈ ફંક્શન fxy હોય તો બે વેરિએબલ નું ફંક્શન MdxNdy ડીફરન્સીયલ બરાબર છે ફક્ત એ યાદ કરવા માટે કે f x ફંક્શન નો શું ડીફરન્સીયલ છે તેથી આપણે પહેલેથી જ બે વેરિએબલ ની ગણતરીમાં ચર્ચા કરી છે તેથી આ બે વેરિએબલ ના ફંકશન નો ડીફરન્સીયલ ∂f∂xdx∂f∂ydyMdxNdy તેથી તેનો અર્થ એ છે કે હવે આપણે જે ફંક્શન શોધી રહ્યા છીએ તે f ફંક્શન શોધી રહ્યા છીએ જેનું ડીફરન્સીયલ બરાબર આ ડીફરન્સીયલ સમીકરણ છે અથવા આ ડીફરન્સીયલ સમીકરણની ડાબી બાજુ છે પછી આપણે આ ડીફરન્સીયલ સમીકરણ ને સચોટ વેરિએબલ ન તરીકે ઓળખીએ છીએ કારણ કે આ કે જે ડીફરન્સીયલ સમીકરણ કેટલાક ફંક્શનના વેરિએબલ ન બરાબર છે એકવાર આપણે આ પ્રકારનું ફંક્શન શોધીએ છીએ તે એકીકરણ ખૂબ જ સરળ છે આપણી પાસે અહીં ડીફરન્સીયલ છે આ f નું વિકલન છે આ વિકલન ની કિંમત 0 ની બરાબર અને પછી તેનો ઉકેલ f બરાબર હશે તેથી એક મુખ્ય ફંક્શન એ છે કે આ વિધેય f વિકલન બરાબર આ આપેલ ડીફરન્સીયલ સમીકરણ ને સચોટ રીતે શોધવું તેથી ક્યાં તો આપણે આ f શોધીએ છીએ કે જેનો ડીફરન્સીયલ આ છે અથવા બીજા શબ્દોમાં આપણે પહેલેથી જ ચર્ચા કરી લીધું છે કે આ ડીફરન્સીયલ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે ∂f∂xdx∂f∂ydyMdxNdy તેથી અહીં ડીફરન્સીયલ સમીકરણ માટે સચોટ હોવા માટે જરૂરી અને પૂરતી સ્થિતિ વિશે સારા પરિણામ છે અહીં ડીફરન્સીયલ સમીકરણ MdxNdy0માટેની આવશ્યક અને પૂરતી સ્થિતિ ∂M∂y∂N∂x છે તેથી આ ફંક્શન Mનું આંશિક વિકલન અને ફંક્શન N ના આંશિક વિકલન કરવું જોઈએ આ આંશિક વિકલન જરૂરી છે તેથી અમારી પાસે અહીં બંને રીત છે કે જે બંને સ્થિતિ પણ એક ડીફરન્સીયલ સમીકરણ ની ચોકસાઈ માટે જરૂરી છે આ ખૂબ મહત્વનું પરિણામ છે આપણે તેની સાબિતી પણ જોઇશું આપણે માની લઈએ કે આ સ્થિતિ જરૂરી છે આથી આપેલ ડીફરન્સીયલ સમીકરણ ચોક્કસ થવા માટે ∂M∂y∂N∂xજરૂરી છે તેથી સમીકરણ ચોક્કસ થવા દો તેથી આપણે માની લઈએ કે સમીકરણ ચોક્કસ છે અને પછી આપણે સાબિત કરીશું કે આ સ્થિતિ ધરાવે છે તેથી જો અહીં આ સચોટ સમીકરણ હોય તો આપણી પાસે ફંક્શન f બે વેરિએબલ નું ફંક્શન હશે જેમ કે ડીફરન્સીયલ સમીકરણ ની વ્યાખ્યા અનુસાર MdxNdy હશે તેથી જો ડીફરન્સીયલ સમીકરણ સચોટ છે તો આપણી પાસે આ ∂f∂xdx∂f∂ydy આ આપેલ વેરિએબલ ન સમીકરણ સમાન છે હવે આ dx અને dy ના ગુણાંકોને સમાન કરી રહ્યા છીએ તેથી અહીં આપણી પાસે જમણી બાજુ dx છે અને બીજી બાજુ dy છે તેથી આપણે બરાબરી કરી શકીએ કારણ કે હવે આ બરાબર હોવું જોઈએ તેથી ∂f∂xdx∂f∂ydyMdxNdyસમીકરણ મળે છે તો હવે dx અને dy ના આ ગુણાંકોને સમાન કરીશું આથી અહીં આપણ ને અહીં M∂f∂xઅને N∂f∂y ગુણાંક મેળવીએ છીએ તેથી હવે આપણે ધારવું જરૂરી છે કે આ f બીજા ઓર્ડરના આંશિક વિકલન સુધી સતત રહેવું જોઈએ કારણ કે આપણે બીજા ઓર્ડરના વિકલન ની સમાનતા ધારણ કરવા માંગીએ છીએ અને તે માટે તે ધારવું પૂરતું છે કે બીજા ઓર્ડરના વિકલન સુધી f સતત છે તેથી આપણે આ મેળવીએ છીએ ∂M∂y2f∂y∂x⟹∂M∂y∂N∂x બીજા ઓર્ડરમાં આંશિક ડેરિવેટિવ્ઝની આ સાતત્ય ધારીને આપણે આ ડીફરન્સીયલ નો ઓર્ડર પણ ઉલટાવી શકીએ છીએ એટલે કે તે 2f∂x∂y બરાબર છે તેથી અહીં આ 2f∂x∂y ધરાવતા આપણે હવે અહીંથી શોધી શકીએ કે આ ∂N∂xછે કારણ કે આ ∂N∂x અહીંથી 2f∂x∂yથઈ જશે અને આ ∂N∂xપણ 2f∂x∂y થઈ જશે તેથી અહીં આ ∂N∂x સાથે બદલી ગયા છે તેથી આપણે પહેલાથી જ આ શરત મેળવી લીધી છે કે ∂M∂yતે ∂N∂xની બરાબર હોવી જોઈએ આ આવશ્યક સ્થિતિ છે કારણ કે આપણી પાસે પ્રારંભથી જ આપેલ સમીકરણ સચોટ છે અને પછી અમને મળ્યું કે આ મોડ સ્થિતિ હોવી જ જોઈએ હવે આપણે આજુ બાજુ બીજી રીતે જોઈશું કે જો આ સ્થિતિ રહેશે તો આપણે બતાવીશું કે સમીકરણ ચોક્કસ છે અને આપણે આ જરૂરી અને પૂરતી સ્થિતિનો પુરાવો પૂર્ણ કરીશું તેથી અહીં આપણે લઈએ છીએ કે આપેલ સ્થિતિ પૂરતો અર્થ છે કે આપણે માનીએ છીએ કે આપણી પાસે આ સ્થિતિ છે પછી અમે બતાવીશું કે આ MdxNdyચોક્કસ છે તેથી આ ચોક્કસ છે તે બતાવવા માટે આપણે મૂળભૂત રીતે ફંક્શન f લેવાનું છે જેનો ડીફરન્સીયલ MdxNdy બરાબર છે તેથી તેનો અર્થ એ કે આપણે અહીં એક ફંક્શન fxy શોધવાની જરૂર છે જેમ કે આ ફંક્શનનું વિકલન MdxNdy બરાબર છે તેથી આ ફંક્શન નું નિર્માણ થોડું સૈદ્ધાંતિક છે તેથી તમે આ gxy∫Mdx એક ફંક્શન લેશો આ ફંક્શન f ની નિર્માણની પ્રક્રિયા છે આથી અહીં આપણે આ ફંક્શન g ને શોધવા માટે M નો ઇન્ટિગ્રલ ભાગ છે અહીં આ ઇન્ટિગ્રલ નો અર્થ શું છે આના ડિફરનસીએટ ∂g∂xMને કારણ કે આપણી પાસે x ના સંદર્ભમાં અહીં માત્ર ઇન્ટિગ્રલ છે અને અહિયાં આપણે તેનું વિકલન કરે છે તેથી આપણને ∂g∂x આપેલ સંબંધ પરથી અને M મળે છે તેથી હવે આપણે આ g ની મદદ થી ફંક્શન f નું બરાબર નિર્માણ કરીએ છે જેનું ડિફરનશીઅલ MdxNdy છે અમે બતાવીશું કે આ ફંક્શન અહીં N ∂g∂y છે તેથી અહીં N ડિફરનશીઅલ સમીકરણમાં આપવામાં આવેલું ફંક્શન છે અને આ નિર્મિત ફંક્શન ને તેના ડિફરનસીએટ ને y ના સંદર્ભમાં બાદ કરતાં આપણને આ ડીફરન્સીયલ ને અહીં લઈએ છે આ ફંક્શન એકલા y નું ફંક્શન છે જે આપણે હવે ફંક્શનના નિર્માણ પહેલા બતાવવા માંગીએ છે તેથી આ અર્થ બતાવવા માટે આપણે x ના સંદર્ભમાં આંશિક ડેરિવેટિવ મેળવવું પડશે જો તે 0 થાય તો તેનો અર્થ એ છે કે આ x થી મુક્ત છે અને તે એકલા y નું ફંક્શન છે તેથી આ gxy∫Mdx ∂g∂xM ફંક્શન આપેલ છે આ ફંક્શન નો આંશિક ડિફરનસીએટ ∂xN ∂g∂y0 છે કે જે આપણે હવે બતાવીશું આપણે એ પણ જણાવીશું કે આ એકલા y નું ફંક્શન છે ત્યાં ∂xN ∂g∂y0 નથી તો હવે અહીં આ ∂N∂x 2g∂x∂y છે

તેથી આપણે આ સ્થિતિને ચોકસાઈ માટે તપાસવાની જરૂર છે એકવાર આપણે જાણીએ કે સમીકરણ સચોટ છે તો આપણે આ f બનાવવું પડશે જેનું વેરિએબલ ન આપેલ ડીફરન્સીયલ સમીકરણ MdxNdy છે જો તે સચોટ નથી તો પછી આપણે બીજી કોઈ રીત શોધવી પડશે અથવા ડીફરન્સીયલ સમીકરણ નું સમાધાન મેળવવું પડશે ઠીક છે અહીં ફક્ત એક ટિપ્પણી કે આ MDx Ndy ના ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નું નિરાકરણ છે તેથી એક વાત આપણે જાણીએ કે સમીકરણ ચોક્કસ છે જેનો અર્થ એ છે કે આ df 0 છે કારણ કે ત્યાં એક ફંક્શન છે જેનું વિકલન આ MdxNdy છે તેથી આ df 0નો અર્થ થાય છે અને સોલ્યુશન પછી આપણે f ની દ્રષ્ટિએ લખી શકીએ છીએ કે f એ એક અચળ છે કારણ કે આ ફંક્શન નો ડીફરન્સીયલ 0 છે તેથી આ ફંક્શન અચળ હોવું જોઈએ તે અહીંયા અચળ સમાન હોઈ શકે તેથી f આ બરાબર છે આ સમીકરણ df 0 થી આપણે તે f c મેળવી રહ્યા છીએ તેથી તે જ સંબંધ છે જેની આપણે શોધી રહ્યા છીએ અને આ આ ડીફરન્સીયલ સમીકરણ નું સમાધાન f એ c ની બરાબર છે આ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નું સમાધાન છે તેથી અહીં નોંધવું જોઇએ કે આ અમારા બાંધકામ મુજબ આ f હતું જે આ Mdx નું ઇન્ટિગ્રલ એક ટર્મ હતું અને પછી આપણી પાસે આ ઇન્ટિગ્રલ ટર્મ પણ છે જે આપણે પહેલા બનાવેલ છે તેથી અહીં આ તેમાનું f છે અને અમે આ સૈદ્ધાંતિક રીતે બનાવ્યું છે અને શું આપણે ખરેખર આમાંથી બહાર નીકળી શકીએ આપણે ત્યાં બતાવ્યું છે કે જો આ સમીકરણ સચોટ છે તો આ N ઓછા del g ઉપર del y એ y નું ફંક્શન છે પછી એક ડિરેક્ટરી પણ છે જેનો ઉપયોગ અનેક પાઠ્યપુસ્તકોમાં થાય છે આપણે જાણીએ છે કે ડીફરન્સીયલ સમીકરણ સચોટ છે તો આપણે અહીં આપેલા ડીફરન્સીયલ સમીકરણ માટે સીધા જ ઉકેલ માટે લખી શકીએ છીએ તેથી અહીં Mdx એ M નું ઇન્ટિગ્રલ આપવામાં આવ્યું છે તેથી આપણે Mdx નું ઇન્ટિગ્રલ ભાગ શોધી શકીએ MdxN ∂g∂ydyc આમાં બીજા ભાગ માટે કારણ કે મૂલ્યાંકન કરવા માટે આ થોડું મુશ્કેલ છે આપણે g પ્રથમ અને આંશિક ડેરિવેટિવ અને સેટ ને N માંથી બાદ કરવો પડશે તેથી ડિરેક્ટરી કેસ જે અહીંથી જ આવે છે તે આપણે જાણીએ છીએ કે આ એકલા y નું ફંક્શન છે તેથી આપણે આ N માંથી શું લઈએ કારણ કે N માંથી આ કંઈક આપણે તેને દૂર કરવું છે જેથી આ એકલા y નું ફંક્શન બની જાય તેથી N ની શરતો જો આપણે અહીં સમાવીએ છીએ જેમાં x નો સમાવેશ થતો નથી તો આ N ની શરતો જેમાં ફક્ત y છે તેથી અહીં x ન હોવો જોઈએ તેથી ફક્ત y ની શરતો જો આપણે N થી લઈએ અને પછી આ અહીં ઇન્ટિગ્રલ થાય છે જે આપેલ ડીફરન્સીયલ સમીકરણનું બરાબર નિરાકરણ છે N ∂g∂yજે ફક્ત y નું ફંક્શન છે MdxN ના એવા પદ જેમાં x આવતો નથીdyc તેથી આપણે ઉદાહરણમાં પણ જોશું કે આ ડિરેક્ટરીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ પરંતુ જરૂર નથી કારણ કે એકવાર આપણે જાણીએ કે સમીકરણ સચોટ છે આપણે ફક્ત એક ફંક્શન શોધી કાઢવું છે કે જેનો ડીફરન્સીયલ આ છે ત્યાં બીજી પદ્ધતિસરનો અભિગમ હતો જે અહીં આ f મેળવવાનું કામ કરે છે તેથી આપણે તે કિસ્સામાં આ સીધા સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી તો ચાલો આપણે અહીં x2 4xy 2y2dxy2 4xy 2x2dy0આ ઉદાહરણ લઈએ Mx2 4xy 2y2 Ny2 4xy 2x2 ∂M∂y 4x 4y∂N∂x ⟹ સમીકરણ સચોટ છે તેથી એક ફંક્શન fxyઅસ્તિત્વમાં છે કે dfxy∂f∂xdx∂f∂ydy MdxNdy તેથી આપેલ સમીકરણ સચોટ છે

તેથી ઉકેલમાં f એ કેટલાક સતત ની c3 બરાબર છે જેને આપણે નામ આપ્યું છે કારણ કે c2 આપણે પહેલેથી જ ઉપયોગમાં લીધેલ છે તેથી c3 અને તેનો અર્થ એ કે હવે અહીં આ c1ને અહીં આ f ના સમીકરણમાં બદલીને f લખી શકીએ છે તો આ અહીં f છે અને c2 ની સાથે c3 બરાબર છે હવે c2 અને c3 તે બે જુદા જુદા અચળાંકો છે પરંતુ આપણે એક માં ભેગા કરી શકીએ છીએ એનો અર્થ એ કે આ સમીકરણ નું સમાધાન છે ખરેખર આપણે અહીં આ સમીકરણ 3 વડે ગુણાકાર કર્યા છે તેથી મેળવવા માટે ⟹x33 2x2y 2xy2y33c2c3 x3 6xyxyy3c તેથી આ આ ડિફરન્સલ સમીકરણ નું સમાધાન છે જે આપણે c 1 ને અવેજી કરવાનું વિચાર્યું છે જે આપણે f મેળવી લીધું છે અને પછી આપેલ ડિફરન્સલ સમીકરણ નું સમાધાન લખી શકીએ છીએ હવે સવાલ એ છે કે જો આપણે અહીં સમાન પ્રક્રિયા અનુસરીએ ત્યારે સમીકરણ ચોક્કસ ન હોય તો આપણે કયા તબક્કે સમસ્યા પ્રાપ્ત કરીશું અથવા આપણે ક્યાં અટકીશું જ્યાં આપણને ખ્યાલ આવશે કે આવો f અસ્તિત્વમાં નથી તેથી જો ભૂલથી પહેલા આપણે તે સીધી અભિગમનો ઉપયોગ કરીને અહીં તે બિંદુ પર જવા પહેલાં તેની પહેલાં આપણી પાસે સીધો સૂત્ર પણ છે તેથી આ આપેલ x2 4xy 2y2dxy2 4xy 2x2dy0 ડીફરન્સીયલ સમીકરણ છે અને સોલ્યુશન આપણે આ રીતે સીધા જ લખી શકીએ છીએ MdxN ના એવા પદ જેમાં x આવેલ નથીdyc તો અહીં આ x2 4xy 2y2dxy2dyc ⟹x33 2x2y 2xy2y33c તેથી આ સૂત્રનો ઉપયોગ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નું નિરાકરણ મેળવવા માટે કરી શકે છે હવે આપણે જે ચર્ચા ની શરૂઆત કરી છે તે ચર્ચામાં પાછા આવીશું જો પ્રશ્ન સચોટ ન હોય તો તેથી દાખલા તરીકે આપણે આ સમીકરણને ધ્યાનમાં લઈશું અને આપણે પહેલા જોશું કે આ સમીકરણ સચોટ નથી અને તેથી તે ઉપર જણાવેલ પદ્ધતિ ની જેમ ઉકેલી શકાતું નથી અહીં મુખ્ય મુદ્દો એ છે કે આપણે જોઇશું કે હવે આપણે સમસ્યા ક્યાંથી મળશે જો આપણે ધારીએ કે આ કેટલાક ફંક્શન f નું વિકલન છે તો પછી બરાબર કયા તબક્કે આપણે સમજીશું કે સમીકરણ ચોક્કસ નથી જો દાખલા તરીકે આપણે ન કર્યું ચોકસાઈ માટે અહીં શરત તપાસો અને ફક્ત હવાઈ દળના વિકલન મેળવવા માટે ડિફરન્સલ સમીકરણમાં આગળ વધો 3xyy2dxx2xydy0 તો પછી શું થશે તેથી ફક્ત અહીં તપાસ કરવા માટે ∂M∂y∂N∂xઆ કેસ નથી તેથી તે સમાન નથી અહીં આપેલ સમીકરણ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નથી ⟹3x2y≠2xy પરંતુ હવે તમે તે બરાબર આગળ વધશો અને તેનો અર્થ પહેલા કેવી રીતે કર્યો આ ∂f∂x3xyy2 ∂f∂yx2xy તેથી આ બે શરતો સાથે હવે આપણે આને અહીં x ના સંદર્ભમાં ઇન્ટિગ્રલ કરીશું

તેથી f32x2yy2xc1 ∂f∂y32x22yxc1y x2xy c1y x22 xy⏟xy પર આધારિત છે ડાબી બાજુ આપણે કહી રહ્યા છીએ કે આ y નું એક ફંક્શન છે જમણી બાજુ આપણે પણ આ સમીકરણમાં x મેળવીએ છીએ જ્યારે પહેલાના એકમાં જ્યારે સમીકરણ ચોક્કસ હોય છે ત્યારે આપણે આ ક્યારેય x ના ફંક્શન તરીકે નહીં મેળવી શકીએ અહીં આપણને ફક્ત y ના પદમાં મળશે તેથી અહીં આ x અને y પર નિર્ભર છે અને અમે આ સમીકરણને હલ કરી શકતા નથી કારણ કે હવે તે અસંગત છે અહીં આપણે આ વિશે વાત કરી રહ્યા છીએ તે ડાબી બાજુ છે તે જણાવી રહ્યું છે કે આ બધું y નું ફંક્શન કરે છે અને જમણી બાજુ આપણે x અને y નું ફંક્શન કરી રહ્યા છીએ તેથી સ્વાભાવિક રીતે આપણે હલ કરી શકતા નથી કારણ કે આ અસંગત સમીકરણ છે અને તેથી આપણે આવા f શોધી શકતા નથી કે જેનો ડીફરન્સીયલ સમીકરણ છે તેથી આ ફક્ત તે દર્શાવવા માટે હતું કે જો ભૂલથી આપણે અહીં આગળ વધતા સચોટતાને શોધી કાઢવા પ્રયાસ કરીએ છીએ જેમ કે ડીફરન્સીયલ આ આપેલ ડીફરન્સીયલ સમીકરણ છે તો આપણે બરાબર આ સ્થળે અટકી જઈશું જ્યાં આપણે આગળ વધી શકતા નથી અને તેથી આવા f અસ્તિત્વ નથી કરતા તેથી નિષ્કર્ષ એ છે કે ડીફરન્સીયલ સમીકરણ માટે ચોક્કસ હોવું જરૂરી છે અને પૂરતી શરતો ∂M∂y∂N∂x છે અને એકવાર આપણે જાણીએ કે તે સમીકરણ સચોટ છે પછી આપણે શોધી શકીએ કે આ f ડીફરન્સીયલ આ MdxNdyછે પછી આપણે સોલ્યુશન લખી શકીએ કારણ કે f કેટલાક સ્થિર અચળાંક છે તેથી ડીફરન્સીયલ સમીકરણ ની ચોકસાઈ ચકાસીને ઉકેલ શોધવાની પ્રક્રિયા છે પછીના વ્યાખ્યાનમાં આપણે ચાલુ રાખીશું જો આપેલ ડીફરન્સીયલ સમીકરણ તે સચોટ ન હોય તો આપણે આ ઉકેલ મેળવવા માટે કઈ પદ્ધતિ ની પ્રક્રિયા કરવી જોઈએ dfxyMdxNdy ઉકેલ fc આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર